તેથી જ્યાં સુધી કોમ્બિનેશનલ Combinational લોજિક ના ડિઝાઈન નો સંબંધ છે ત્યાં સુધી આપણે ચોક્કસ ડિઝાઇન તકનીકો ની મદદ લઈએ છીએ તેથી આપણે તેનું એક નાનું ઉદાહરણ લઈશું અને તેને વિસ્તૃત કરીશું અને તે રીતે તમે કોઈપણ અન્ય સર્કિટ ને પણ ડિઝાઇન કરી શકશો તેથી આપણે જે ઉદાહરણ લઈએ છીએ તેને ત્રણ ઇનપુટ મેજોરીટી ગેટ કહેવાય છે અહીં વિચાર એ છે કે આપણે બ્લોક ડિઝાઇન કરવાની છે અને કહો કે ત્યાં ત્રણ ઇનપુટ A B અને C છે અને એક આઉટપુટ છે હવે આ બ્લોક આપણે એ રીતે બનાવીશુ કે જ્યારે તેમાંના મોટા ભાગના ઇનપુટ્સ 1 ની બરાબર હશે ત્યારે તે આઉટપુટ વેલ્યુ 1 આપશે અન્યથા તે આઉટપુટ 0 આપશે તેથી કોઈપણ કોમ્બિનેશનલ ડિઝાઇનની શરૂઆત ડિઝાઇનના ટ્રુથ ટેબલ થી થાય છે આપણને આ ત્રણ ઇનપુટ A B અને C મળ્યા છે અને આઉટપુટમાં F છે તેથી જો તમે તમામ સંભવિત ઇનપુટનું કોમ્બિનેશન લો તો તેનું આઉટપુટ નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ આવશે હવે એક વાર આપણે આ ચોક્કસ કોષ્ટક અથવા ટ્રુથ ટેબલ દોર્યા પછી આગળની મહત્વની વસ્તુ જે આપણે કરવાની છે તે કાર્નોગ નકશા તરીકે ઓળખાતું કંઈક છે તેથી આપણે એક તર્ક પદાવલિ પર પહોંચવું પડશે કે જેનો ઉપયોગ આ ચોક્કસ બ્લોક માટે થઈ શકે છે જેથી તે કાર્નોગ નકશા દ્વારા થાય તેથી ત્રણ ચલ વાળા કાર્નોગ નકશા માટે તે કંઈક આના જેવું દેખાશે તેથી એક બાજુએ આપણે ચલ AB મૂકીએ છીએ અને બીજી બાજુએ આપણે ચલ C મૂકીએ છીએ અને આ 0 0 0 1 1 1 અને 1 0 ના સંયોજનો છે તેથી આ છે 0 અને આ 1 છે હવે જયારે પણ આઉટપુટ 0 0 0 0 માટે હોય ત્યારે તે 0 હોય છે અને 0 0 1 માટે આ ફરીથી 0 હોય છે પછી 0 1 0 માટે પણ 0 હોય છે અને 0 1 1 એ 1 છે અને પછી 1 0 0 એ 0 છે 1 0 1 એ 1 છે 1 1 0 એ 1 અને 1 1 1 એ 1 છે તેથી આ કાર્નોગ નકશો છે હવે આપણા ડિજિટલ લોજિક વર્ગોમાંથી આ કાર્નોગ નકશો દોર્યા પછી હવે આપણે આના જૂથો શોધી શકીયે છીએ અને આપણે શક્ય તેટલું મોટું જૂથ બનાવવાનો પ્રયાસ કરીશું તેથી આ ચોક્કસ કિસ્સામાં આપણે આના જેવા જૂથો બનાવી શકીએ તેથી આ એક જૂથ છે તેથી આ બીજું જૂથ છે અને આ અન્ય જૂથ છે તેથી જો આપણે આ કરીએ તો આ મને પદાવલિ આપશે તેથી જ્યારે તમે આ જૂથ કહો છો તેથી આ A B છે અને પછી જો તમે આ જૂથને કહો તો તે બીટ A છે અને A C બદલતો નથી અને જો આપણે આ જૂથ લઈ રહ્યા હોઈએ તો તે B C છે તેથી AB વત્તા AC વત્તા B C છે તેથી પદાવલિ જોઈને તમે તરત જ શોધી શકો છો કે આ સાચું છે કારણ કે આપણો ઉદ્દેશ્ય મોટાભાગના ઇનપુટ્સને 1 તરીકે શોધવાનો છે અને તો જ માત્ર તેનો આઉટપુટ 1 હશે અને અહીં દરેક A અને B બંને 1 છે તેથી સ્વાભાવિક રીતે તે મેજોરીટી આઉટપુટ છે અને A અને C બંને 1 છે અને અહીં B અને C બંને 1 છે તેથી તે મેજોરીટી ફંક્શન યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યું છે હવે જો આ અને આ AND હોય તો તમે અનુરૂપ ડિજિટલ લોજિક સર્કિટ કોમ્બિનેશનલ સર્કિટ દોરી શકો છો તેથી આ પ્રોડક્ટ ને સમજવા માટે A B A C અને B C આવે છે જેથી તમે તેને આ રીતે લઈ શકો તેથી AB AC અને BC અને તેનો સરવાળો કરવા માટે એક OR ગેટ હોય છે તેથી આ તે OR ગેટ છે જ્યાં હું ફંક્શન F રચવા માટે તે બધાને જોડી રહ્યો છું તેથી કોઈપણ સંયોજન ડિઝાઇન માટે આ રીતે આ ટ્રુથ ટેબલ અને કાર્નોગ નકશાની મદદ લઈ તર્ક પદાવલિ સુધી પહોંચી શકાય છે પરંતુ ઇનપુટ્સની સંખ્યા ચાર કરતાં વધુ હોય તેટલા કદ માટે કાગળના ટુકડા પર કાર્નોગ નકશો દોરવાનું મુશ્કેલ હોય છે તેથી તે એક સમસ્યા બની જાય છે ત્યાં અન્ય પદ્ધતિઓ છે જેના દ્વારા તમે આ તમામ પ્રકારના લઘુત્તમીકરણ અથવા ઑપ્ટિમાઇઝેશન કરી શકો છો જેથી કરીને તમે ડિજિટલ લોજિક વર્ગોમાં તેને શોધી શકો તેથી આગળની વસ્તુ જે આપણે જોઈશું તે ક્રમિક ભાગ છે જેથી ક્રમિક ભાગ પહેલા ક્રમિક છે તેથી એક અન્ય ખૂબ જ સામાન્ય સર્કિટ છે જેનો ઉપયોગ માઇક્રોપ્રોસેસર્સ અને માઇક્રોકન્ટ્રોલર્સમાં થાય છે જે એડર સર્કિટ છે તેથી આપણે આ ઍડર સર્કિટને ધ્યાનથી જોઈશું કારણ કે આમાંથી કોઈપણ પ્રોસેસરમાં તેનો પુનરાવર્તિત ઉપયોગ થાય છે તેથી પછી આમ કરવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે તે બિટ્સ ઉમેરશે આ એડરને તમે બે વર્ગોમાં વર્ગીકૃત કરી શકો છો એકને હાફ એડર કહેવાય છે અને બીજાને ફુલ એડર કહેવામાં આવે છે હાફ એડરમાં બે ઇનપુટ A અને B હોય છે અને તે બે આઉટપુટ ઉત્પન્ન કરે છે જેમાં એક સરવાળો હોય છે અને બીજું કેરી હોય છે આ એક કોમ્બિનેશનલ સર્કિટ છે તેથી હું તેને ટ્રુથ ટેબલ ના રૂપમાં રજૂ કરી શકું છું હવે 0 0 0 1 1 0 અને 1 1 તરીકે સંયોજન છે તેથી આ સરવાળો આ કિસ્સામાં બંને 0 છે અહીં સરવાળો 1 છે કેરી 0 છે અહીં પણ સરવાળો 1 અને કેરી 0 છે આ કિસ્સામાં સરવાળો 1 છે અને કૅરી પણ 1 છે મને માફ કરશો આ સરવાળો 0 હોવો જોઈએ કારણ કે જો હું 2 બિટ્સ એટલે કે 1 અને 1 ને ઉમેરું છું ત્યારે હું તેમને ઉમેરીશ અને ત્યારે મને 0 તરીકે પરિણામ મળશે અને કેરી જનરેટ થશે તેથી આ કેરી છે અને આ સરવાળો 0 હોવો જોઈએ તેથી તમે જોશો કે જો તમે તેને સરવાળા 0 1 અને 1 0 માટે કાર્નોગ નકશાના રૂપમાં રજૂ કરો તો આઉટપુટ 1 હોય છે તેથી આ બે 1 છે અને આ બે 0 છે તેથી તમે આ 1 ને કોઈપણ રીતે જૂથબદ્ધ કરી શકતા નથી તેથી તમને AB બાર અથવા A બાર B તરીકે પદાવલિ મળે છે તેથી તે A XOR B સિવાય બીજું કંઈ નથી તેથી આપણે XOR માટે ⊕ પ્રતીકનો ઉપયોગ કરીએ છીએ અને કેરી ભાગ માટે તમે જોઈ શકો છો કે તે મૂળભૂત રીતે ફંક્શન છે તેથી આ સરવાળો છે અને કેરી ભાગ બીજું કંઈ નથી પરંતુ તે AB છે એટલે કે કેરી ભાગ A B છે તેથી મને 1 XOR ગેટ સાથે આ હાફ એડરનો ખ્યાલ આવી શકે છે જ્યાં આ A અને B ઇનપુટ્સ આવી રહ્યા છે ત્યાં એક AND ગેટ છે અને જ્યાં આ A અને B ઇનપુટ્સ ફીડ કરવામાં આવશે તેથી આ સરવાળા નું આઉટપુટ છે અને આ કેરી નું આઉટપુટ છે તેથી આપણને આ હાફ એડર બ્લોક તરીકે મળ્યું છે હવે આ હાફ એડરમાં માત્ર 2 બિટ્સ છે જો તમારે 3 બિટ્સ ઉમેરવા હોય તો તેને ફુલ એડર તરીકે ઓળખવામાં આવે છે તેથી સંપૂર્ણ એડરમાં આ A B જેવા ઇનપુટ હોય છે અને ત્યાં ત્રીજું ઇનપુટ છે જેને આપણે સ્વાભાવિક રીતે કેરી કહીએ છીએ એ દર્શાવવા માટે કે આ એડરના પહેલાના સ્ટેજનું કેરી ઇનપુટ છે અને આપણને સરવાળો આઉટપુટ મળ્યો છે અને આ સ્ટેજ માટે આપણને કેરી મળી છે જેને આપણે કેરી આઉટ કહીએ છીએ તે વર્તમાન સ્ટેજનું કેરી છે તો આ ફુલ એડર છે હવે જો તમે ટ્રુથ ટેબલના રૂપમાં રીપ્રેસનટેશન કરો છો તો તે આ A B અને કેરી ઈન જેવું હશે અને અહીં તમને આ સમ અને કેરી આઉટ મળ્યું છે હવે જો આ હોય તો 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1 તો આ તે સંયોજનો છે જે આપણી પાસે છે હવે તેના માટે અહીં સરવાળા નું આઉટપુટ 0 હશે અને કેરી પણ 0 હશે અહીં કેટલાક 1 હશે કેરી 0 હશે અહીં પણ કેટલાક 1 હશે કેરી 0 હશે અહીં સરવાળો 0 છે પરંતુ કેરી 1 છે કારણ કે જ્યારે તમે આ AB અને C ઉમેરો છો તો આ 1 વત્તા 1 0 થશે અને કેરી જનરેટ થશે તેથી કેરી આઉટપુટ 1 થશે અહીં ફરીથી સરવાળો 1 છે મને માફ કરશો અહીં ફરીથી સરવાળો 1 છે અને કેરી 0 છે હવે અહીં ફરીથી આપને સરવાળો 0 અને કેરી 1 મળ્યું છેઅહીં ફરીથી આપને સરવાળો 0 અને કેરી 1 મળ્યું છે અને અહીં તમારી પાસે સરવાળો 1 છે અને કેરી પણ 1 છે તેથી આપણ ને ટ્રુથ ટેબલ અને વિધેય મળ્યું છે તમે આ ફંક્શન ડિઝાઇન કરી શકો છો અને અનુરૂપ આંતરિક સર્કિટ મેળવી શકો છો આ જ કામગીરી કરવાની બીજી રીત હાફ એડરનો ઉપયોગ કરીને છે જેમ કે આપણ ને એક હાફ એડર મળ્યું છે જે A અને B નંબરો ઉમેરે છે અને તે આઉટપુટ કેરી અને સરવાળા આપે છે હવે આ સરવાળા ના આઉટપુટને હાફ એડરના આગળના તબક્કામાં મૂકી શકાય છે તેથી આ સરવાળો અહીં આવે છે અને કેરી ઇનપુટ જે આપણી પાસે અહી C ઈન છે C ઈન અહીં મૂકી શકાય છે અને આ મને અંતિમ રકમ આપે છે તેથી આ અંતિમ રકમ છે અને આ કેરી તમે જુઓ કે હું એક અથવા નોર ગેટ લઈ શકું છું અને હું આ રીતે જનરેટ થયેલ કેરી લઈ શકું છું તેથી આ અંતિમ કેરી છે તેથી આ ઠીક છે આ રીતે હું હાફ એડર નો ઉપયોગ કરીને અંતિમ કેરી જનરેટ કરી શકું જેથી આપણે આ વસ્તુ મેળવી શકીએ હવે આ રીતે હું કેરી સાથે બે 1 બીટ નંબર પણ ઉમેરી શકું છું જો તમે એવા નંબરો ઉમેરવા માંગતા હોવ કે જેમાં વધુ સંખ્યામાં બિટ્સ હોય તો ધારો કે મારે બે 4 બીટ નંબરો A અને B જોઈએ છે A A3 A2 A1 A0 નંબર છે અને આ નંબર B B3 B2 B1 B0 છે અને હું તેમને ઉમેરવા માંગુ છું હવે આ ઉમેરણ કેવી રીતે કરવું તમે આ કામ કરવા માટે સંપૂર્ણ એડર્સનો ઉપયોગ કરી શકો છો સંપૂર્ણ એડર ની જવાબદારીનો પ્રથમ તબક્કો A0 અને B0 ઉમેરવાનો છે તે એક સરવાળો ઉત્પન્ન કરશે જેને આપણે S0 નો 0 બીટ કહીએ છીએ સંપૂર્ણ એડરના આગળના તબક્કામાં તે A1 અને B1 બિટ્સ ઉમેરી શકે છે અને તે મુજબ S1 બીટ ઉત્પન્ન કરી શકે છે આગળનું સ્ટેજ A2 અને B2 ઉમેરી શકે છે અને S2 તરીકે આઉટપુટ ઉત્પન્ન કરી શકે છે અને અંતે મારી પાસે આ A3 અને B3 છે જે ત્યાં જઈને S3 આઉટપુટ ઉત્પન્ન કરી શકે છે અને ત્યાં કંઈક કેરી પાર્ટ છે તેથી આ માટે કેરી ઇન 0 ની બરાબર બને છે તેથી આ કેરી ઇન છે આ ગ્રાઉન્ડ કરેલું છે કારણ કે તેની કોઈ મૂલ્ય નથી તેથી અહીં કોઈ કેરી ઇનપુટ નથી હવે આ કેરી આઉટપુટ આગળ તબક્કાના કેરી ઈનપુટને ફીડ કરાવી શકાય છે તેવી જ રીતે આ કેરી આઉટપુટ નેક્સ્ટ સ્ટેજના કેરી ઈનપુટને ફીડ કરી શકાય છે આને આગળના સ્ટેજના કેરી ઈનપુટ તરીકે ફીડ કરી શકાય છે અને અંતે છેલ્લા સ્ટેજથી તમે સમગ્ર 4 બીટ ઉમેરા માટે કેરી સિગ્નલ જનરેટ કરી શકો છો આ રીતે આપણે મોટી સંખ્યામાં બિટ્સ માટે ઍડર સર્કિટ મેળવવા માટે સંપૂર્ણ ઍડરને જોડી શકીએ છીએ અલબત્ત મેં ચર્ચા કરી છે કે આ પ્રકારના ઍડરમાં સામાન્ય રીતે તે રિપલ કૅરી ઍડર તરીકે ઓળખાય છે તેઓ રિપલ કૅરી ઍડર તરીકે ઓળખાય છે કારણ કે કૅરી બીટ વાસ્તવમાં તમામ સંપૂર્ણ એડરના તબક્કાઓમાંથી પસાર થાય છે આ સર્કિટનો વિલંબ ઘણો વધારે છે અને મોટાભાગના પ્રોસેસરો આ એડરના કેટલાક સુધારેલા સંસ્કરણ નો ઉપયોગ કરશે તેથી જો તમે ઉપલબ્ધ વિવિધ પ્રકારના એડર્સ જાણવા માટે જો તમે VLSI પર કોઈ પુસ્તક જોશો તો આપણી પાસે જે સૌથી ઝડપી ઍડર હોય છે તે કૅરી લૂક અહેડ ઍડર છે તેથી જ્યાં આ કેરી બિટ્સની અગાઉથી ગણતરી કરવામાં આવી છે રિપલ કેરી એડર્સમાં દરેક સ્ટેજને અન્ય સ્ટેજ પૂરા થવાની રાહ જોવી પડે છે અને તે પછી જ કેરી ઉપલબ્ધ થાય છે જ્યારે કૅરી લૂક અહેડ એડરમાં જુઓ તો આ કેરી પ્રોપેગેશન ની જરૂર નથી તેથી તેની અગાઉથી ગણતરી કરવામાં આવે છે અને તે રીતે કામગીરી ઝડપી બને છે સર્કિટમાં સામેલ તર્કનું પ્રમાણ વધુ હોવા છતાં આપણે હાઇ સ્પીડ એપ્લીકેશન માટે આ એડર સર્કિટ માટે જઈ શકીએ છીએ ક્રમિક સર્કિટસ આગળ આપણે ઘટકોના બીજા વર્ગ જોઈશુ જે આ પ્રોસેસરોની ડિઝાઇનમાં જરૂરી હશે અને જે ક્રમિક સર્કિટ તરીકે ઓળખાય છે કોઈપણ ક્રમિક સર્કિટના મૂળભૂત બ્લોકને ફ્લિપ ફ્લોપ કહેવામાં આવે છે તે કોમ્બિનેશનલ સર્કિટથી વિપરીત પાછલા તબક્કાને યાદ રાખે છે AND ગેટના કિસ્સામાં વર્તમાન ઇનપુટ ગમે તે હોય તેના આધારે તે આઉટપુટ આપે છે તે ભૂતકાળનું આઉટપુટ શું હતું તે વિશે કંઈપણ યાદ રાખતું નથી પરંતુ કેટલીકવાર તે જરૂરી હોય છે પરંતુ આપણે સર્કિટના અગાઉના તબક્કા વિશેની માહિતી યાદ રાખવાની જરૂર છે તે ફ્લિપ ફ્લોપ્સ નામના અન્ય વર્ગના સર્કિટ દ્વારા કરી શકાય છે તેથી ફ્લિપ ફ્લોપનો સૌથી સરળ ફ્લેવર પ્રકાર જે આપણી પાસે છે તે ડી ફ્લિપ ફ્લોપ છે જ્યાં ડી ઇનપુટ અથવા ડેટા ઇનપુટ છે અને ત્યાં Q આઉટપુટ છે સામાન્ય રીતે ત્યાં બે આઉટપુટ Q અને Q બાર હોય છે જ્યાં Q બાર એ Q નું પૂરક છે હવે કેટલાક કિસ્સાઓમાં તમને સ્પષ્ટ રીતે Q બારનું આઉટપુટ ન મળી શકે ઘણા કિસ્સાઓમાં Q અને Q બાર હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં કેટલીક લોજિક લાઇબ્રેરી ઓ પાસે Q બાર આઉટપુટ હોતું નથી બીજું ખૂબ જ મહત્વપૂર્ણ ઇનપુટ જે આપણી પાસે અહીં છે તે કલોક સિગ્નલ છે કલોક સિગ્નલ ફ્લિપ ફ્લોપની કામગીરીને નિયંત્રિત કરે છે તેથી તમને કલોકનો સંકેત મળ્યો છે તેથી તે ઘણીવાર આ રીતે રજૂ થાય છે તેને કલોકની પલ્સ અથવા કલોક સિગ્નલ કહીએ છીએ તેથી ઑપરેશન આના જેવું છે જ્યારે પણ આ કલોકની પલ્સ આવશે ત્યારે આ D ની કિંમત Q પર નકલ કરવામાં આવશે અને Q બાર તેના પૂરક મેળવશે જો આ કલોકની પલ્સ ત્યાં ન હોય તો તે અગાઉની કિંમત યાદ રાખશે તેથી ટ્રુથ ટેબલની દ્રષ્ટિએ તમે કહી શકો કે જો તે D છે અને તે Q છે જો D બીટ 0 છે તો આ Q પણ 0 હશે જો d 1 છે Q 1 હશે પરંતુ આ બધા સાચા છે જો કલોકની પલ્સ કિંમત 1 ની બરાબર હોય બીજી તરફ જો કલોક ની પલ્સ વેલ્યુ 0 હોય તો તે 0 હોય કે 1 તેનાથી કોઈ ફર્ક નથી પડતો તેથી કલોકની પલ્સ કિંમત 0 છે તેથી તેની પાસે અગાઉનું મૂલ્ય ચાલુ રહેશે જેથી તમે Qn 1 અથવા Q નું અગાઉનું મૂલ્ય કહી શકો છો જો કલોકની પલ્સ ગેરહાજર હોય તો તે D ના મૂલ્ય પર આધારિત નથી હોતું અને સર્કિટમાં કંઈ થતું નથી તેથી તે અગાઉના મૂલ્ય સાથે ચાલુ રહે છે હવે આ સર્કિટને કેવી રીતે સમજવી તેને સમજવા માટે તમે તેને કોમ્બિનેશનલ ગેટ્સની દ્રષ્ટિએ કરી શકો છો હું ફક્ત સર્કિટ દોરીશ પછી હું સમજાવવાનો પ્રયત્ન કરીશ તેથી આપણ ને અહીં આ D ઇનપુટ મળ્યું છે અને આપણને આ કલોકની પલ્સ મળી છે જે તે બંને તરફ જાય છે તેથી D ત્યાં જોડાયેલ છે અને D બાર રેખા અહીં જોડાયેલ છે અને પછી ત્યાં 2 ક્રોસ કપલ્ડ NOR ગેટ છે Q અને Q બાર રેખાઓને સમજવા માટે તેથી આ રીતે જોડાયેલ છે હવે તમે જોશો કે જો કલોકની પલ્સ 0 હોય તો શું થાય છે કે બંને રેખાઓ 1 મેળવશે કારણ કે બંને NAND ગેટ આઉટપુટ 1 હશે અને પરિણામે અહીં આવનાર આ Q બાર ઊંધી થઈ જશે અને તે Q તરીકે જ રહેશે એ જ રીતે Q અહીં ઊંધું થઈને આવે છે અને Q બાર તરીકે બાકી રહે છે જેથી તે Q અને Q બાર તરીકે ચાલુ રહે છે જો કલોકની પલ્સ 0 હોય તો સર્કિટને કંઈ થતું નથી જો કલોકની પલ્સ વેલ્યુ 1 ની બરાબર હોય તો આ બિંદુએ તમને D બારની કિંમત મળે છે અને અહીં તમને Dની કિંમત મળે છે કારણ કે D બાર અહીં આવે છે જે ઊંધું હોય છે તેથી તમે D ની કિંમત મેળવો છો હવે D બાર અહીં આવે છે તેથી જો D ની કિંમત 1 ની બરાબર હોય તો આ D બાર 0 છે અને કહો કે પછી આ મૂલ્ય 0 હોય છે અને Q બાર ગમે તે હોય તો તે કિસ્સામાં જો આ મૂલ્ય પહેલા 1 હતું તે આ મૂલ્ય 0 હતું હવે તેથી આ 0 અને 0 છે તેથી આ એવું નથી કહેતું કે તમને અહીં 1 મળે છે અને જો તે 1 હોય તો તમને ત્યાં 0 મળશે તેથી તે Q બાર લાઇન પર D ની કિંમત મેળવી રહ્યું છે તેથી જેમ કહો કે આ D બાર લાઇન D એ 1 છે D બાર 0 છે હવે આ NOR ગેટ છે તેથી આ 0 છે અને આ એક Q બાર છે તેથી તમને એક Q બાર લાઇન મળશે અને અહીં એક Q 1 લાઇન ઊંધી થઈને આવશે અને તે Q તરીકે રહેશે અને અન્યથા તે Q બારમાં બદલાઈ જશે હવે આપણી પાસે આ કોમ્બિનેશનલ સર્કિટ હોઈ શકે છે જેથી તેનો ઉપયોગ વિવિધ મોડ્યુલની અનુભૂતિ કરવા માટે થઈ શકે જેમ કે આપણે કમ્પેરેટર તરીકે ઓળખાતી વસ્તુનો અનુભવ કરી શકીએ છીએ A અને B નંબરો વચ્ચે સરખામણી કરો જ્યાં A અને B 4 બીટ નંબરો છે A A3 A2 A1 A0 સંખ્યા છે અને સંખ્યા B B3 B2 B1 B0 છે હવે કમ્પેરેટર પાસે સમાન તેનાથી વધુ અને તેનાથી ઓછા આઉટપુટ છે તેથી જ્યાં સુધી બ્લોકનો સંબંધ છે ત્યાં સુધી તેને આ A અને B ઇનપુટ મળ્યા જે 4 બીટ છે અને પછી તેને ત્રણ આઉટપુટ EQ GT અને LT મળ્યા છે હવે તમે જુઓ છો કે તમે હંમેશા ટ્રુથ ટેબલ દોરી શકો છો જો તમે ટ્રુથ ટેબલ દોરવાનો પ્રયત્ન કરશો તો અહીં 8 કૉલમ હશે અને ટ્રુથ ટેબલ માં કુલ 256 પંક્તિઓ આવશે અને તમે તેને સમજી શકશો કે તમે સમાનતાની સ્થિતિ તેના કરતાં ઓછા તેના કરતાં વધુ ને જાણી શકશો અને તે મુજબ તમે સર્કિટ દોરી શકો છો બીજી તરફ તમે તમારી પ્રેરણા પણ લાગુ કરી શકો છો અને સર્કિટ ડિઝાઇન કરવાનો પ્રયાસ કરી શકો છો તેથી કહો કે સમાનતા ભાગ માટેના સમીકરણ માટે તેથી તે સમાનતા ત્યારે સાચી થશે કે જ્યારે બધા બિટ્સ સમાન હોય અને જ્યારે બધા બિટ્સ સમાન હોય તો તમને જે આ મળ્યું છે તે X NOR ગેટ આ ઓપરેશનનું રીપ્રેસનટેશન કરશે તેથી જો તમે કહો કે તે A3 XNOR B3 અને A2 XNOR B2 અને A1 XNOR B1 અને A0 XNOR B0 હોય તો તેથી જો તમામ બિટ્સ સમાન હોય તો આ XNOR નું આઉટપુટ 1 હશે તેથી આ તમામ પેટા પદો તેઓ 1 પર મૂલ્યાંકન કરશે EQ 1 ની બરાબર થશે અને બીજી તરફ જો તમે GT માટે પદાવલિનું મૂલ્ય મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો A એ B કરતા મોટો હોય છે અથવા પ્રથમ શરત એ છે કે જો A3 બરાબર 1 અને B3 બરાબર 0 હોય તો તમને B કરતાં A મોટો મળ્યો હોય છે અને તે પ્રથમ શરત A3B3 બાર છે A3 બરાબર 1 અને B3 બરાબર 0 છે તમારી પાસે જે આગળની શરત છે તેમાં A3 અને B3 સમાન છે પરંતુ A2 બરાબર 1 અને B2 બરાબર 0 છે તેથી આગળની શરત જે આપણી પાસે છે તે A3 XNOR B3 છે તેથી A3 અને B3 સમાન છે અને તે પછી તમે A2 B2 બાર મળ્યો છે તો આ પદ માટે આગળની શરત માટે અથવા પદ કરતાં વધુ મૂલ્ય સાચું થવા માટે અથવા ત્રીજી શરત એ છે કે A3 અને B3 સમાન છે A2 અને B2 સમાન છે પરંતુ A1 એ 1 છે અને B1 એ 0 છે તેથી તમે તે મુજબ આ રીપ્રેસનટેશન A3 XNOR B3 લખી શકો છો અને A2 XNOR B2 અને પછી તમને A1 B1 બાર મળ્યો છે છેલ્લે તમારી પાસે બધા બિટ્સ સમાન છે અને માત્ર શૂન્ય મી બીટ અલગ છે તેથી A3 XNOR B3 A2 XNOR B2 A1 XNOR B1 છે મને માફ કરશો A1 XNOR B1 અને પછી તમને A0 B0 બાર મળ્યો છે તેથી આ GT માટેની શરતો છે તેથી આ જ રીતે તમે તેના કરતાં પણ ઓછા સમય માટે રીપ્રેસનટેશન લખી શકો છો અને તમે તેને સર્કિટનો ઉપયોગ કરીને અનુભવી શકો છો અને જેથી કમપરેટીવ સર્કિટને આ રીતે ડિઝાઇન કરી શકાય છે તમે ક્રમિક સર્કિટને સમજવા માટે પણ આ ખ્યાલનો ઉપયોગ કરી શકો છો તેથી આપણે જોયું કે સિંગલ ફ્લિપ ફ્લોપને કેવી રીતે અનુભવી શકાય હવે પ્રોસેસર્સમાં એક મોડ્યુલ છે જેને રજિસ્ટર કહેવામાં આવે છે જે આ બધા પ્રોસેસરોમાં ખૂબ જ સામાન્ય છે રજીસ્ટર એ ફ્લિપ ફ્લોપ્સનો સંગ્રહ છે તેથી જો તમે 4 બીટ રજીસ્ટર મેળવવા માંગતા હોવ તો તમારી પાસે 4 ફ્લિપ ફ્લોપ હોવા જરૂરી છે તેથી આવા 4 ડી ફ્લિપ ફ્લોપ ત્યાં હોઈ શકે છે તેથી આપણે તેને આ રીતે રજૂ કરીશું તેથી આ મારું 4 બીટ રજીસ્ટર છે તેથી તેમાં ઈનપુટ લાઈનો માટે 4 ઈનપુટ પિન હશે અને તેમાં ચાર આઉટપુટ લાઈનો હોઈ શકે છે પરંતુ વાસ્તવમાં શું થાય છે કે જો આ 4 ફ્લિપ ફ્લોપ હોય તો ઇનપુટ વાસ્તવમાં પ્રથમ ફ્લિપ ફ્લોપ પર આવે છે અને બીજું ઇનપુટ બીજા ફ્લિપ ફ્લોપમાં જાય છે અને ત્રીજું ઇનપુટ ત્રીજા ફ્લિપ ફ્લોપમાં જાય છે અને ચોથું ઇનપુટ ચોથા ફ્લિપ ફ્લોપમાં જાય છે અને જ્યાં સુધી આઉટપુટનો સંબંધ છે તો આ પહેલું આઉટપુટ છે આ બીજું આઉટપુટ છે આ ત્રીજું આઉટપુટ છે અને આ ચોથું આઉટપુટ છે જેથી તે આ રીતે આવે છે તેથી આ 4 બિટ્સ જે અહીં બતાવવામાં આવ્યા છે તે ખરેખર ચાર ઈનપુટ લાઈનો છે અને એ જ રીતે અહીં ચાર આઉટપુટ લાઈનો બતાવવામાં આવી છે તેથી આ બધા વચ્ચે શું સામાન્ય છે આ બધા ફ્લિપ ફ્લોપ્સ વચ્ચે જે સામાન્ય છે તે એ છે કે તેમની પાસે કલોકની રેખા છે તેથી તે બધાને સમાન કલોકની લાઇન મળી છે તેથી તેઓ એક જ કલોક પર કાર્ય કરે છે આ પ્રકારના રજીસ્ટરને સમાંતર લોડ રજીસ્ટર કહેવામાં આવે છે તેથી આ 4 બીટ પેટર્ન ને આ રજિસ્ટરમાં લોડ કરી શકાય છે અથવા તમે આ રજિસ્ટરમાંથી વાંચી શકો છો તેથી આ રજિસ્ટર એ અન્ય સામાન્ય ઘટક છે જે આપણી પાસે પ્રોસેસર ડિઝાઇનમાં હોય છે